અલ્ટ્રા વાઇડબેન્ડ એન્ટેના પરના આ NPTEL લેક્ચરમાં તમારું સ્વાગત છે બ્રોડબેન્ડ એન્ટેનાની ચર્ચા કરતી વખતે આપણે કહ્યું કે લોક્ડ પીરીઓડીક એન્ટેના સર્પાઇરલ એન્ટેના વગેરે હોય છે તે બ્રોડબેન્ડ છે પરંતુ તે પ્રકૃતિમાં વિખેરાઇ જાય છે તો સમયસર નેનોસેકન્ડ અથવા પિકોસેકન્ડ અવધિનો ખૂબ જ ટૂંકી અવધિની પ્યોર પલ્સ જે પસાર થઈ શકતી નથી અને તે પ્રકારના એન્ટેનામાં સીવરSevereવધારે ડિસ્ટોર્સન Distortionવિકૃતિ હશે પરંતુ આજે આપણે બંને વિવિધ પ્રકારના અલ્ટ્રા વાઇડબેન્ડ એન્ટેના જોશું જે તે પ્રકારની પલ્સને પસાર કરી શકે છે અને આપણે વિગતોમાં જઈશું નહીં કારણ કે આ એકદમ અદ્યતન વિષયો છે પરંતુ આ એન્ટેનાની એપ્લિકેશનની આવશ્યકતાઓ અને તેના માટે આ એન્ટેના કેમ વિકસાવવામાં આવી છે તેની આવશ્યકતાઓની ઝલક જોઈએ જે આપણો આ લેક્ચર રહેશે તો પ્રથમ આપણે પ્રથમ સ્લાઇડથી પ્રારંભ કરીએ છીએ કે અલ્ટ્રા વાઇડબેન્ડની વ્યાખ્યા શું છે તે દર્શાવે છે ખરેખર આને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે અને IEEE હજી પણ અલ્ટ્રા વાઇડબેન્ડની યોગ્ય વ્યાખ્યા સાથે નથી આવતાં પરંતુ FCC ફેડરલ કમ્યુનિકેશન કમિશન તેઓ પહેલેથી જ અલ્ટ્રા વાઇડબેન્ડની સાચી વ્યાખ્યા વૈજ્ઞાનિક વ્યાખ્યા લઈને આવ્યા છે તો આપણે તે જોશું જો કે ફ્રેક્સ્નલFractionalઅપૂર્ણાંક બેન્ડવિડ્થ 20 ટકા કરતા વધારે હોય તો સિગ્નલને અલ્ટ્રા વાઇડબેન્ડ કહેવામાં આવે છે ફ્રેક્સ્નલ બેન્ડવિડ્થનો અર્થ શું છે ખરેખર આ નવી વસ્તુ છે ફ્રેક્સ્નલ બેન્ડવિડ્થમાં મૂળભૂત રીતે અલ્ટ્રા વાઇડબેન્ડ સંકેતો માટે કેન્દ્રીય આવૃત્તિનો કોઈ પ્રશ્ન નથી તો તે ઓપરેશનની ઓછી આવૃત્તિ છે ઓપરેશનની નીચી ફ્રિકવન્સી frequencyઆવૃત્તિ છે તો તેને 10 ડીબીથી મહત્તમ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તો fH એ એક હાઈએસટ highestઉચ્ચતમ ફ્રિકવન્સી છે કે જ્યાં 10 ડીબીથી મહત્તમ સિગ્નલસુધી ત્યાં સમાન સિગ્નલ હોય છે તો Fractional BW2fHfL તે 2 ગુણ્યા fH માઇનસ fL ભાગ્યા fH પ્લસ fL બરોબર છે જેથી તે બંધનવાળી વ્યાખ્યા આપે અને વૈકલ્પિક રૂપે પણ અલ્ટ્રા વાઇડબેન્ડ સિગ્નલમાં ઓછામાં ઓછી સંપૂર્ણ બેન્ડવિડ્થ 500MHz કરતા વધારે હોવી જોઈએ અને જો આપણે ફરીથી આ બેન્ડવિડ્થની વ્યાખ્યા જોઈએ તો કૃપા કરીને નોંધો કે આપણે સરળતાથી શોધી શકીએ છીએ કે મહત્તમ શક્ય તે બેન્ડવિડ્થ શું છે તો સૈદ્ધાંતિક રૂપે મહત્તમ બેન્ડવિડ્થ આમાંથી આવશે કારણ કે fH અને fL બંને પોઝીટીવ ફ્રિકવન્સી positive frequencyહકારાત્મક આવર્તન હોવા જોઈએ અથવા ખરેખર fL પોઝીટીવ ફ્રિકવન્સી હોવી જોઈએ જે બતાવે છે કે કોઈપણ સંકેત માટે મહત્તમ બેન્ડવિડ્થ હોઈ શકે તે 200 ટકા મહત્તમ છે તો અલ્ટ્રા વાઇડબેન્ડ સિગ્નલની મહત્તમ બેન્ડવિડ્થ છે 200 ટકા હવે આપણે જોઈએ છીએ કે આ સામાન્ય રીતે સંકેતોની જેમ ઈમ્પલ્સImpulseઆવેગ છે પરંતુ ખરેખર તે સમયગાળાની ટૂંકી પલ્સ છે તો દેખીતી રીતે જ તેઓ ખૂબ ઓછા સમયમાં તેઓ મોટી બેન્ડવિડ્થ ઓક્યુપાય કરે છે પછી આ વાતચીતમાં આ UWB ને તમે જોઈ શકો છો આ વિવિધ એપ્લિકેશનો કે જ્યાં આ જરૂરી છે તો આ UWB કોમ્યુનિકેશન છે દેખીતી રીતે આ પ્રકારની ટૂંકી પલ્સ ખૂબ અંતર સુધી જતી નથી તેમની રેંજ મર્યાદિત છે તો શરૂઆતમાં તેમની રેંજ ફક્ત કેટલાક જ મીટરની હતી તો તમે જુઓ છો કે આ બધી એપ્લિકેશનો ખૂબ જ નજીકની અંતરની બાબતો છે જેની રેન્જ વધારે નથી પરંતુ આજકાલ કન્ઝ્યુમરConsumerગ્રાહક ઇલેક્ટ્રોનિક્સ મોબાઇલ ડિવાઇસ ડિવાઇસીસ અને PCમાં બધા પાસે UWB બ્રોડબેન્ડ કનેક્ટિવિટી બિલ્ટ ઇન હોય છે લાક્ષણિક રીતે UWB ઉપકરણનો સામાન્ય રીતે સંચાલન થઇ શકતો નથી પરંતુ આજકાલ 1 Gbps સ્વાભાવિક છે અને તેમની રેંજ સંભવત 50 50 મીટરની છે તો કેટલાક મીટરથી 50 મીટર સુધી લોકો તેનો ઉપયોગ કરી રહ્યાં છે પરંતુ તેમના અન્પોડ્યુંલડ સિગ્નલોની સીધી પલ્સ ફેલાય છે સ્વાભાવિક છે કે ઘણું ધ્યાન કેન્દ્રિત કર્યું હોય તોજ તેની રેંજ મર્યાદિત હોય પરંતુ અન્ય UWB કમ્યુનિકેશન એપ્લિકેશંસ એ વાયરલેસ સેન્સર નેટવર્ક માટે છે સામાન્ય રીતે તેની ઝડપ 100Kbps કરતા ઓછી હોય છેતે મોનીટરીંગ ઓફીસ અને રેસિડેન્સિઅલ એન્વાયર્મેન્ટનું નિરીક્ષણ કરે છે તે પછી પ્લાન્ટ મોનિટરિંગ એરપોર્ટ પર સુરક્ષા મોનિટરિંગ વગેરે પછી બે બોડી વોર્ન Body Wornશરીર પહેરવામાં આવતા ઉપકરણો વચ્ચે વાયરલેસ BAN બોડી એરિયા નેટવર્ક નેટવર્ક જેનો ઉપયોગ લોકો પણ કરી રહ્યાં છે પછી કેટલાક ઉભરતી કટોકટીના હેતુથી જેમ કે હિમપ્રપાત પછી ભૂકંપ પછી જો વાતચીત સ્થાપિત કરવા માટે કોઈ સંપર્ક ન હોય તો તેવી સ્થિતિ માટે તેનો ઉપયોગ કરાય છે ત્યારબાદ ફાયર વિભાગ અને કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા સંદેશાવ્યવહાર માટે ઉપયોગી છે પરંતુ વાતચીત સિવાય ખરેખર આ ટેકનોલોજીમાં ઘણી અન્ય એપ્લિકેશનો છે તો UWB તકનીક ખાસ કરીને રડારના સ્વરૂપમાં જે પરંપરાગત રડાર કરતાં અલગ પ્રકારનાં રડાર છે તો UWB તકનીકનો ઉપયોગ કોઈ દફનાવવામાં આવેલ અનએક્ષપ્લોર્ડ્ડ ઓરડીનંસ છે કે નહીં તે જોવા માટે થઈ શકે છે તેમજ કેટલીક વાર ઘણા બધા હથિયાર દારૂગોળો કેટલાક IDE વગેરે રાખે છે અને પછી જ્યારે યુદ્ધ પૂર્ણ થાય ત્યારે નાગરિક લોકોની સમસ્યા હોય છે તો તે શોધવાનું UNO નું કામ છે તો આ માટે તે જરૂરી છે પછી UWB તકનીકનો ઉપયોગ દિવાલની પાછળ કોઈ છે કે કેમ તે જોવા માટે કરવામાં આવે છે તેમ છતાં દિવાલની ઇમેજિંગ તેને ફોલીએજ Foliageપર્ણસમૂહ પાછળની કોઈ પણ છે કે શું તે વિવિધ પર્વત યુદ્ધમાં દુર બરફની અંદર કઈ દફનાવવામાં આવ્યું છે તે જરૂરી જાણવું છે પછી જો તમે જાણો છો કે શિયાળાની સીઝન આખા ઉત્તર ભારતમાં આપણા દેશમાં ધુમ્મસ વગેરેને કારણે રેલ્વેની હિલચાલમાં ખલેલ પડે છે તો ફોગFogધુમ્મસ દરમિયાન ધુમ્મસની અંદર રેલવે સિસ્ટમ અથવા ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ મારામાંટેબગડે નહીં UWB તકનીકનો ઉપયોગ હાઇવે આરોગ્ય તપાસણી હાઇવે નિરીક્ષણ ભૂગર્ભ ઉપયોગિતાઓ જેવી કે પાણીની પાઈપો વગેરે માટે પણ થાય છે તેઓ કનેક્ટ કરે છે કે કેમ તેનું આરોગ્ય શું છે પછી મકાન કે શું તે નીચે પડશે અથવા માઈનMineખાણો નહીં પણ ખાણકામ ઉદ્યોગમાં ખાણ છત તંદુરસ્ત છે કે નહીં તે પડી જશે કે કેમ UWE તકનીકનો ઉપયોગ કૃષિ માટેના સબસર્ફેસ વોટર ડિટેક્શન માટે પણ થાય છે તે આગાહી કરે છે કે કોઈપણ પાકનો વિકાસ કેટલો હશે તો ક્રેન હિલચાલ શોધવા માટે ઘણા બધા ઔદ્યોગિક ઉપયોગ પણ કરે છે પીગળેલી સામગ્રીની ચોક્કસ સ્થિતિ તો ઘણી બધી વસ્તુઓ UWB તકનીકનો ઉપયોગ થાય છે આના દ્વારા કેટલાક ઉદાહરણો હું મેળવી શકું છું તે દફનાવવામાં આવેલ ઓબ્જેક્ટની તપાસ છે પછી હું શું કહું કે આ પ્રકારની ખાણો છે તો શું આપણે તેને આ UWB તકનીક દ્વારા શોધી શકીએ છીએ પછી વોલ ઇમેજિંગ દ્વારા કોઈએ કેટલાક હોસ્ટેજ Hostageબંધકોને ફસાવેલ છે કે કેમ તો લોકો જોવા માંગે છે પોલીસ વિભાગ તે જોવા માંગે અંદરથ કોણ છે તે બહારથી જોવા માંગે છે પછી માની લો કે કોઈ દિવાલની પાછળથી કોઈ વ્યક્તિ કોઈક રાઇફલો સાથે છટકી જાય છે અથવા કોઈ વ્યક્તિ ત્યાં છે કે કેમ માની લો આ વ્યક્તિ દિવાલની બીજી બાજુથી આ દિવાલની પાછળ છે આ છબી બતાવે છે કે ત્યાં એક વ્યક્તિ છે પછી આ બધી આ વિવિધ રાઇફલ્ડ છે તો તે વિવિધ ચિત્રો છે તો પછી એવા પણ છે કે ધારો કે સ્પેસમાં તમને ઇન્ફ્લેટેબલ એન્ટેના જોઈએ છે આજકાલ લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે કે સ્પેસમાં ગયા પછી એન્ટેના ઉડાડવામાં આવે તો શું તે UWB તકનીક હોઈ શકે તો પછી ઓરબીટલ orbitભ્રમણકક્ષામાં ડેબ્રીસDebrisભંગારનો ભંગાર ઘણો વહેતો હોય છે જેથી કોઈ પણ આપણને નુકસાન પહોંચાડે કે નહિ તેના માટે તે શોધવાની જરૂર છે તો માની લો કે કોઈ હિમપ્રપાત હેઠળ કોઈ ફસાયું છે તો શું આપણે શોધી શકીએ કે જ્યાં બિલ્ડિંગ ધરાશાયી થયેલ છે અથવા મકાનના ભંગાણના ભંગાર હેઠળ કોઈ વ્યક્તિ છે તે વ્યક્તિ જીવંત છે કે નહીં તે સંશોધનનું સક્રિય ક્ષેત્ર છે કે કેમ પછી કોઈ વિમાન હોય આપણે ઓપ્ટિકલ કેમેરાથી જોઈ શકીએ છીએ તે વિમાનની છબિ સંપૂર્ણપણે લઈ શકીએ છીએ તો તે માટે આ જરૂરી છે હવે જો આપણે વિવિધ એપ્લિકેશનો જોઈએ તો મૂળભૂત રીતે બે પ્રકારની એપ્લિકેશન છે એક હાઈ પાવર અને બીજું લો પાવર જેવી કે સંદેશાવ્યવહાર સબસર્ફેસ ડિટેક્શન વિવિધ ઉપયોગિતાઓ માટે આરોગ્ય તપાસણી કે જેને નીચા પાવર સિસ્ટમ્સની જરૂર હોય જ્યારે ત્યાં પરમાણુ ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ અથવા વીજળી ઇલેક્ટ્રોનિક યુદ્ધ ઇ બોમ્બ વગેરે કહેવાતી વસ્તુ છે તે જરૂરી છે કે તમારી ઇલેક્ટ્રોનિક સિસ્ટમ તે માટે સંવેદનશીલ છે કે નહીં ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ સામે વ્યુંનેરેબીલીટીvulnerabilityનબળાઈ પરીક્ષણ કરવામાં હાય પાવર પ્રણાલીઓની આવશ્યકતા હોય આવે છે ખરેખર મૂળભૂત રીતે બીજી વસ્તુ હાઇ પાવર સિસ્ટમો કે જે શીત યુદ્ધના સમયની બાબત હતી તો તે સમયે જ્યારે લોકો આ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરતી વખતે અથવા આ પ્રણાલીનો વિકાસ કરવાનો પ્રયાસ કરતી વખતે આ સિસ્ટમો વિકસિત કરવા હાઇ પાવર સાથે બહાર આવ્યા અને તે સિસ્ટમના વિકાસ બાદ હાય પાવર UWB એન્ટેના આવ્યા પરંતુલો પાવર એ વધારે પ્રમાણ માં જયારે તમે નાગરિક પ્રકારની જરૂરિયાત અથવા આંતરિક સુરક્ષા પ્રકારની જરૂરિયાત જોશોતો હવે તે એપ્લિકેશનો આવી રહી છે અને લોકો લો પાવર UWB વસ્તુઓ પણ ઉપર આવ્યા છે તો પ્રશ્ન એ છે કે આ તકનીકીને પૂરી કરવા માટે અમને એન્ટેનાની જરૂર છે હવે બંને ઉચ્ચ અને નીચી પાવર સિસ્ટમ્સને 100 ટકાથી વધુ બેન્ડવિડ્થ સાથે માઇક્રોવેવ ફ્રીક્વન્સી પર UWB એન્ટેનાની જરૂર છે તેનો અર્થ એ છે કે જો માઇક્રોવેવ ફ્રીક્વન્સી સામાન્ય રીતે તમે કહી શકો છોકે 10 ગીગાહર્ટ્ઝ તો તેનો અર્થ છે કે મને 10 ગીગાહર્ટઝની બેન્ડવિડ્થની જરૂર પડશે તો કામગીરીની કોઈપણ 10 ગીગાહર્ટ્ઝ આવૃત્તિ જો મને 10 ગીગાહર્ટઝ ની જરૂર હોય અથવા તેમાં 20 ગીગાહર્ટ્ઝ પ્રકારનો બેન્ડવિડ્થ હોઈ શકે છે જેનો અર્થ 200 ટકા બેન્ડવિડ્થ છે જવાબ સદભાગ્યે છે હા લોકો આવી પ્રકારની ચીજો લઈને આવે છે કે 200 ટકા ન હોઈ શકે પરંતુ 200 ટકાની નજીક હોઈ શકે જે આપણે આજે બતાવીશું હવે પહેલા આપણે ઉચ્ચ શક્તિ UWB એન્ટેના જોશું પ્રથમનો વિકાસ 1995 માં થયો હતો તેનો વિકાસ ત્રણ વૈજ્ઞાનિકો કાર્લ બામ ડી ગિરી અને એવરેટ ફેરે કર્યો હતો ખરેખર તે ન્યૂ મેક્સિકોના એર ફોર્સ રિસર્ચ લેબોરેટરી કીર્ટલેન્ડ AFBમાં વિકસાવવામાં આવ્યું હતું અને Pro Tech એ એક ફર્મ છે જે તેને પૂરું પાડે છે પરંતુ તે સંપૂર્ણ ડિઝાઇન વગેરે લગભગ 20 વર્ષોથી આખું સંશોધન કરવામાં આવ્યું હતું અને તે પછી આની કલ્મીનેટેડCulminatedપરાકાષ્ઠા થઈ તો આ ત્રણ વ્યક્તિઓને એન્ટેના આ એન્ટેના વિકાસ માટે જ્હોન ક્રૂનો એવોર્ડ મળ્યો ખરેખર આ પહેલીવાર છે જ્યારે તેઓએ બતાવ્યું છે કે નેનોસેકન્ડ પ્રકારની પલ્સ નોન ડીસ્પ્રેસીવ Non Dipressiveબિન વિતરિત અર્થમાં હોઈ શકે છે અને આ વસ્તુના વિકાસનું આ પ્રથમ ચિત્ર છે જેને આ ઈમ્પલ્સ રેડિએટિંગ એન્ટેના કહેવામાં આવે છે હવે આ આનો સ્પષ્ટ વયું છે તો તમે જુઓ ત્યાં એક પરાબોલા આકાર નું રીફ્લેક્ટર Reflectorપરાવર્તક છે ખરેખર ત્યાં એક જેને કેટલાક લોન્ચર જેને તરંગ પ્રક્ષેપણ કહેવામાં આવે છે તે છે અને તો આપણે આ વસ્તુ વૈજ્ઞાનિક રૂપે જોશું તો ત્યાં એક એક્સાઈટેસન excitationઉત્તેજના સ્રોત છે તે ખૂબ જ ઉંચી શક્તિ વાળો ઉત્તેજના સ્રોત છે તે પલ્સ ઉત્તેજના છે પછી આ ફીડ આર્મ્સ છે તેઓ ખરેખર તે તરંગ લે છે અને તેઓ ખરેખર છે TEM તરંગ વહન કરશે તેઓ TE અથવા TM મોડને રસ્તે આવવા દેતા નથી કારણ કે જો તેઓ આવે છે તો TE અને TM મોડ કાપી નાખ્વો પડે છે તો તેમની પાસે વાઈડબેન્ડ લાક્ષણિકતા રહી શકતી નથી તો આ અને પછી પેરાબોલિક પરાવર્તક તેઓ તે વસ્તુને પાડે છે અને તે પછી પ્લેન વેવ બની જાય છે પણ છેડે કેટલાક ટર્મિનેટીંગ terminatingસમાપ્ત થતા લોડ્સ loadsભાર છે જે કાપવા માટે હોય છે જો કોઈક રીતે ઉચ્ચ આવર્તનના ઘટકોને અનિચ્છનીય ઘટકમાં કાપવા આવે છે તો IRAના મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સ એક પલ્સ છે જેને કહે છે કે પલ્સ સ્ત્રોત તે એક ઉચ્ચ પાવર પલ્સ છે તો પછી ત્યાં એક TEM તરંગ લોન્ચર છે પછી ત્યાં એક રીફ્લેકટર છે જેમ તમારી પાસે કોઈપણ પ્રકારનાં રીફ્લેકટર હોઈ શકે છે પરંતુ પ્રેફ્રેબ્લી પેરાબોલિઇડ્સનો ઉપયોગ થાય છે અને પછી કેટલાક ટર્મીનેટર્સ હવે TEM તરંગ લોન્ચર ડિઝાઇન વિકલ્પો જેમકે વળાંકવાળા શંકુ હોઈ શકે છે તે કોપ્લાનરCo Planarએક જ સપાટીમાં પ્લેટો મોડીફાઈડ Modifiedસંશોધિત કોપ્લાનર પ્લેટો અથવા એસિમ્પટોટિક શંકુદ્રુ ડાઇપોલ પ્લેટો હોઈ શકે છે આ એક ખૂબ જ આધુનિક વસ્તુ છે તો આપણે તે બેન્ટ ગોળાકાર શંકુ જોશું તો આ પણ TEM તરંગોને લોંચ કરી શકે છે અથવા આ કોપ્લાનર પ્લેટો છે પ્લાનર પ્લેટો છે પરંતુ કોપ્લાનર છે હવે આ કોપ્લાનર પ્લેટમાં ફેરફાર થયેલ છે અને અંતે ACD જે આ એસિમ્પટોટિક કોનિકલ ડાયપોલ છે તો ખરેખર પરંપરાગત IRA કોપ્લાનર પ્લેટોથી બનાવવામાં આવી હતી પરંતુ તે જાણવા મળ્યું કે તેમાં 200Ω ઓહ્મનો ઇનપુટ અવરોધ છે તો ACD તમને તે પણ આપી શકે છે પરંતુ એસિમ્પ્ટોટિક શંકુ ડાઈપોલની સુંદરતા એ છે કે તે અનુકૂળ થઈ શકે છે તો તમે કોઈપણ ઇનપુટ અવરોધ સાથે IRA બનાવી શકો છો તો અહીં તે 200Ω ઓહ્મ બતાવી રહ્યું છે પરંતુ આ સરખામણી છે અને તે સાબિત થઈ શકે છે કે આ ACD વસ્તુઓ ફીડ કરે છે જે વધુ સારી મેળવે પણ છે આ રીટર્ન લોસ છે જે તમે સામાન્ય રીતે જુઓ છો 10 ડીબી છે એ ઇમ્પેડન્સ બેન્ડવિડ્થ છે અને આ તે વિદ્યુત ક્ષેત્ર છે કે તે આપેલ ખૂબ નેનોસેકંડ પ્રકારની વસ્તુ માટે કેવું લાગે છે તે દર્શાવે છે તો પછી આ ફાયદો છે તો ACD ફીડ જે થોડાની સરખામણીમાં વધુ સારી છે હવે IRA ને મૂળભૂત રીતે બાલુનની જરૂર પડે છે કારણ કે પરંપરાગત IRAમાં જે ડિઝાઇન કરવામાં આવી હતી જેમાં 200Ω ઓહ્મનો અવરોધ છે હવે પલ્સ જનરેટર્સ સામાન્ય રીતે તમે જાણો છો ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ 50Ω ઓહ્મવાળા જનરેટરોનું ઉત્પાદન કરે છે તો પણ પલ્સ જનરેટર્સ સિંગલ એન્ડેડ છે તો 200Ω ઓહ્મ લાઇન મેળવવાનું મુશ્કેલ છે તો 200 ઓહ્મમાં 50 ઓહ્મ બલૂન ઉમેરવાની જરૂર છે અને કોઈપણ બાલુન કેટલોક પાવર લોસ પેદા કરશે જે અનિચ્છનીય છે તો સવાલ એ હતો કે લોકોએ IRA માં ફેરફાર કર્યા છે જેથી બાલુનની આવશ્યકતા ન જણાય તો તમે જોયું કે ACD ની મદદથી તમે 100Ω ઓહ્મ અવરોધ પણ ડિઝાઇન કરી શકો છો તેવી જ રીતે હવે જો તમારી પાસે ગ્રાઉન્ડ પ્લેન છે અને જો તમારી પાસે હાલ્ફ IRA છે જેને HIRA હાફ ઇમ્પલ્સ રેડીએટીંગ એન્ટેના કહેવામાં આવે છે તો પછી બાલુનથી છૂટકારો મેળવવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો તો 50Ω ઓહ્મથી 100Ω ઓહમ અવરોધ આમાંથી પ્રાપ્ત કરી શકાય છે આ હાલ્ફ HIRA છે આ તે ઇનપુટ અવરોધ છે તો તમે જુઓ છો કે 100 થી 50Ω ઓહ્મ તે બદલાય છે ચોક્કસ સમયે તે 50Ω ઓહ્મની નીચે પણ જાય છે પરંતુ આ વસ્તુ સાથે આ સારું છે અને આ એક્સાઈટેસન છે જો તમે આને એક્સાઈટેસન આપો છો તો આ અંતરે માપવામાં આવેલ વોલ્ટેજ છે તો તમે જુઓ છો કે તે વિશ્વાસુ આને ફરીથી ઉત્પન્ન કરે છે અહીં કોઈ ડીસ્પ્રેસન નથી અને આ HIRA ના ઈમ્પલ્સ રિસ્પોન્સ છે તો આ બધું એ છે જે IRA ને આવશ્યક છે તો ખૂબ ઓછી રિંગિંગ સાથે તમે તે સફળતાપૂર્વક જોશો કે તે એક સારો ઈમ્પલ્સ રિસ્પોન્સ આપી રહ્યો છે તેનો અર્થ એ કે જો તમે ઈમ્પલ્સ આપો છો તો તે આપે છે હવે તમે કહી શકો છો કે ઈમ્પલ્સ એક બાજુ છે પરંતુ શા માટે ત્યાં 2 છે ખરેખર તે હંમેશા એમજ આવશે કારણ કે ખરેખર દૂરના ક્ષેત્રમાં વાઇલ્ડ અપ વેબ શરૂ થઈ રહ્યું છે કે જેનો સીધો રીટર્ન તમને આ એક નકારાત્મક બાજુ આપે છે પરંતુ તેની સાથે આ સકારાત્મક બાજુ એ કહેવા માટે પૂરતી છે કે ત્યાં કોઈ આવેગ છે હવે આ વિવિધ ટર્મિનેટ્ર્સ છે જે તમારી પાસે મેટલ ફિલ્મના રેઝિસ્ટર હોઈ શકે છે અથવા તમારી પાસે કાર્બન કમ્પોઝિશન રેઝિસ્ટર્સ વગેરે હોઈ શકે છે તો તે ઉચ્ચ શક્તિવાળી વસ્તુ વિશે હતું હવે ઓછી શક્તિ UWB તમે જોશો કે ઓછી પાવર વાળી વસ્તુઓની એક લાક્ષણિક એપ્લિકેશન ગ્રાઉન્ડ પેનીન્ટ્રેટીંગ રડાર બનાવી જે બધી એપ્લિકેશનો મેં આ વિશે કમ્યુનિકેશન સિવાય છોડી છે તેઓ કરી શકાય છે તો વિવિધ વિકલ્પો છે કે ત્યાં છાપવામાં આવેલા મોનોપોલ્સ રગ્બી બોલ એન્ટેના હોય પછી ત્યાં વિવલડી એન્ટેના હોય ત્યાં બોવ ટાઇ એન્ટેના વગેરે હોય તો આપણે તેમને જોઈશું તો GPR એન્ટેનાની જરૂરિયાત શું છે ખરેખર તેને અલ્ટ્રા વાઇડ બેન્ડવિડ્થની જરૂર પડે છે કારણ કે કોઈપણ રેન્જ રેઝોલ્યુશન બેન્ડવિડ્થના વિપરિત પ્રમાણસર હોય છે તો તમે બેન્ડવિડ્થ વધારે મેળવો છો તે તમને રીઝોલ્યુશન પણ વધારે મળે છે તો ખૂબ સરસ રીઝોલ્યુશન મેળવવા આપણને UWB જોઈએ છે 10 ગીગાહર્ટ્ઝ પર બેન્ડવિડ્થનો પ્રકાર અને વગેરે વસ્તુનો પ્રકાર પછી GPR પણ નીચી ફ્રીકવન્સીની કામગીરી ઇચ્છે છે કારણ કે તેને જમીન પર પ્રવેશ કરવો જરૂરી છે ગ્રાઉન્ડ હોય અથવા કોઈપણ પદાર્થની દિવાલ હોય વગેરે તો તે પણ ઓછી ફ્રિકવન્સી fL સુધી હોવું જોઈએ જે સામાન્ય રીતે ખૂબ ઓછી 300 મેગાહર્ટ્ઝ 400 મેગાહર્ટઝ હોવું જોઈએ તો પછી તેમાં ઉચ્ચ ફ્રન્ટ ટુ બેક રેશિયોRatioગુણોત્તર પણ હોવો જોઈએ એટલે કે બેકલોગBacklogસંચય ઘટાડવો જોઈએ કારણ કે GPR હંમેશાં જમીનની નીચે જુએ છે તો શા માટે વસ્તુમાં બિનજરૂરી શક્તિ હોવી જોઈએ અને જો કોઈ લાભ થાય છે તો દેખીતી રીતે વધુ સારી રીતે થાય છે એટલે પાવરની જરૂરિયાત જમીનની રેન્જમાં ઓછી અથવા વધુ હશે તો કોઈપણ ઓછી પાવર પ્રકારની GPR એન્ટેનાની આ ચાર આવશ્યકતાઓ છે તો ત્યાં GPR એન્ટેનાની તુલના છે એક છે TEM હોર્ન તે બિંદુ માટે એક સરળ હોર્ન છે તે પણ એક નોન દીસ્પર્સીવ વસ્તુ આપે છે તેમાં સારી ડાયરેક્ટિવિટી છે પરંતુ સમસ્યા એ છે કે તેનું કદ ખૂબ મોટું છે સર્પાકાર એન્ટેના આપણે આ વિશે પહેલેથી જ ચર્ચા કરી છે તે ડીસ્પર્ટીવ છે તો તે સમસ્યા ઉભી કરે છે ઇમ્પલ્સ રેડિએટિંગ એન્ટેના પણ કેટલીકવાર આ નાના પ્રકારની એપ્લિકેશનો માટે ઉપયોગમાં લેવાય છે પરંતુ ફરી સમસ્યા એ છે કે તેનું કદ ખૂબ મોટું છે પછી ત્યાં ટેપર્ડ સ્લોટ એન્ટેના છે જેને સામાન્ય રીતે વિવલ્ડી એન્ટેના કહેવામાં આવે છે જેમાં તેમાં સારી બોર સાઇટ ડીરેક્ટીવીટી અને લો સાઈડ લોબ લેવલ હોય છે પરંતુ તેની સમસ્યા એ છે કે તેનું રેડિએશનRadiationકિરણોત્સર્ગ એ એન્ડ ફાયર છે જેનો અર્થ છે મહત્તમ રેડિએશન એન્ડ ફાયરની દિશામાં થાય છે તો કેટલીક એપ્લિકેશનોમાં તે સમસ્યા ઉભી કરે છે કારણ કે પછી વસ્તુનું કદ એકદમ મોટું થઈ જાય છેઅલ્ટ્રા વાઇડબેન્ડ પણ નોન ડીસ્પરટીવ છે પછી ત્યાં વિવિધ પ્રકારનાં પ્લાનર મોનોપોલ્સ અને ડાઇપોલ્સ હોય છે પરંતુ કેટલીકવાર તે વિખેરાઇ જાય છે વગેરે હવે ચાલો જોઈએ એક એન્ટેના જે છે રગ્બી બોલ મોનોપોલ એન્ટેના તેની બેન્ડવિડ્થ તમે 0 3 GHz થી 2 5 GHz જુઓ છો અને તે ફ્રેક્ષણલ બેન્ડવિડ્થની વ્યાખ્યા પર થી જો આપણે ગણતરી કરીએ તો તે 157 ટકા બેન્ડવિડ્થ આપે છે તેનું પોલાલીઝેસનPolarization ધ્રુવીકરણ રેખીય છે ડાયરેક્ટિવિટી ઓમનીડીરેક્ષ્નલOmniDirectionalસર્વવ્યાપક છે તમે જોશો તે અવરોધ બેન્ડવિડ્થ તે 0 3 થી 2 5 સુધી કામ કરી શકે છે બીજો વિકલ્પ બોટાઇ એન્ટેના છે ખરેખર આ પ્રકારનો એક ડાઈપોલ છે લોકોએ આમાં ફેરફાર કર્યો છે અને પછી વિવિધ ઉચ્ચ ફ્રિકવન્સી અનિચ્છનીય વસ્તુઓ કાપી નાખવા માટે કેટલાક પ્રતિકારક લોડિંગ મૂકેલ છે પછી એક વખત પછી લંપ પર લોડ કરવાને બદલે લોકો પણ લોડ થયા છે તો આ સિવિલ એન્જિનિયરિંગની વિવિધ એપ્લિકેશનોમાંની એક છે જેમ કે આરોગ્ય તપાસ અથવા વિવિધ બિલ્ડિંગ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેલ્થ આ એન્ટેનાનો ઉપયોગ થાય છે હવે ત્યાં એક RC લોડેડ બો ટાઇ એન્ટેના પણ છે તો આમાં આ એક પ્લાનર છે RC લોડિંગ એન્ટેનામાં પ્લેન ને ગણતા તેની અંદર જ રાખવામાં આવે છે તેની બેન્ડવિડ્થ 0 3 થી 3 ગીગાહર્ટઝ ફ્રેક્સ્નલ બેન્ડવિડ્થ છે અગાઉના 163 ટકાની તુલના કરતા તમે જોઈ શકો છો કે આ ગ્રાફGraphઆલેખ છે જો તમે આની જેમ ઇનપુટ સિગ્નલ આપો છો તો આ તમને આના જેવા સિગ્નલ આપે છે જેમ મેં કહ્યું હતું કે તમે હંમેશાં જોશો કે જો તમે ઈમ્પલ્સ આપો છો તો તેમાં આ બે બાજુવાળી વસ્તુ હશે જે કોઈપણ એન્ટેનાની લાક્ષણિકતા છે કારણ કે દૂરના ક્ષેત્રમાં એન્ટેના ખરેખર ડેરીવેટીવDerivativeવ્યુત્પન્ન મૂકે છે તો ત્યાં એક સિગ્નલ ઉપર છે અને બીજો સિગ્નલ નીચે જઈ રહ્યો છે તો જો તમે તે ડેરીવેટીવ લેશો તો તમને હંમેશાં આ પોસિટીવ શિખર અને નેગેટીવ શિખર મળશે હવે આ ફેબ્રિકેટેડ RC એન્ટેના જેવું લાગે છે અને આ તે માટે સિમ્યુલેટેડ પરિણામો છે એસ 11 આ તે અનુભૂતિ પ્રાપ્ત છે છેલ્લે તમે બેકલોગ રેડિયેશનને વધુ સારી બનાવવા માટે કેટલાક લેન્સ પણ મૂકી શકો છો તો આ લેન્સ ડિઝાઇન ફરીથી સર્ફેસ ઇક્વીવેલેન્સ Equivalenceસમકક્ષ સિદ્ધાંતની છે જે આપણે જોયેલ છે અને તો આ તે લોકો આજકાલ મેટામેટ્રિયલ લેન્સનો ઉપયોગ કરી રહ્યાં છે મેટામેટિરિયલ ખરેખર પ્રોપર્ટી તરીકે એ છે કે જે અસ્તિત્વમાં નથી ખરેખર મ્યુ અથવા એપ્સીલોનની બહારના મેટામેટિરલ્સ માટે તેનો અર્થ એ કે પર્મીટીવીટીPermitivityપરવાનગી અને પર્મીએબીલીટી Permeabilityઅભેદ્યતા માની એક નકારાત્મક છે જે આપણને વિવિધ ગુણધર્મો આપે છે જે હાલની તત્વો માં મળતી નથી તો તે કેટલાક કોષોનો પ્લાનર એરેArrayસમૂહ છે તે એક સામયિક રચના છે જેનો એક કોષ આના જેવો દેખાય છે અને પછી જો આ તમે પાછું જોશો તો આ એન્ટેના પ્લેન છે અને ત્યાં એક અલગ વિમાનમાં એક લેન્સ છે તો આ એક મોડેલ છે તો મેટામેટ્રિયલ લેન્સ RC બોટાઇ સાથે આને એક એન્ટેના બનાવે છે જે વિવિધ ઇનપુટ ગુણધર્મો આપે છે અને તમે જોશો કે રીટર્ન લોસ સાથે માપવામાં આવે છે રીટર્ન લોસ તમે જોઈ શકો છો કે 10 ડીબીની અંદરથી અહીંથી અહીં 3 ગીગાહર્ટ્ઝ સુધીનો અર્થ એમ કે અવરોધ બેન્ડવિડ્થ 0 3 થી 3 ગીગાહર્ટ્ઝ છેજે ખૂબ સારી છે પછી આગળ અને પાછળનો ગુણોત્તર તમે લેન્સથી અને લેન્સ વગર જોશો તે અહીં બતાવવામાં આવે છે તો ફ્રન્ટ ટુ બેક રેશિયો મહત્તમ 15 39 ડીબી છે એટલે કે તે 1 46 ગીગાહર્ટઝ પર 15 39 ડીબી દ્વારા બેક રેડિયેશન કાપી રહ્યું છે અને તે વિના લેન્સ કરતા બધી ફ્રીક્વન્સીઝ કરતા વધુ સારી છે તો લેન્સ મૂકવો એ મદદ કરે છે કે ફ્રન્ટ ટુ બેક રેશિયો ઇનપુટ છે અને બોર સાઈટ ગેઇનને તમે મહત્તમ ગેઇન લેન્સ સાથે 11 52 ડીબી જોશો GPR એન્ટેના માટે આ એકદમ નોંધપાત્ર છે અને લેન્સ વિના ગેઇન મેક્સીમમ 6 45 ડીબી છે ઉપરના ગેઇનમાં ઓછામાં ઓછા 5 ડીબી વધારો અને ફ્રીક્વન્સીઝમાં બે પોઇન્ટ ગીગાહર્ટઝ લેન્સ દ્વારા આપવામાં આવી હતી પછી લોકો RC લોડિંગને બદલે બીજી વસ્તુ સાથે આવ્યા જો તમે લૂપથી લોડ કરો છો તો આ બરાબર લૂપ બોટાઈ છે તો લૂપનું ઇવેલ્યુંસન જે આ લોડિંગ હતું તે માની લો કે તે એન્ટેના છે અને તમે આ જેમ લોડ કરી રહ્યાં છો તો જો તમે ધ્યાનમાં લો કે જો તમે જોડાઓ છો તો આ કંઈક આના જેવું બને છે તો આ એક લૂપથી લોડ કરેક બોટાઈ એન્ટેના છે તો આ ફેબ્રિકેટેડ એન્ટેના છે આ કેટલાક પરિણામો છે અને રેડિયેશન પેટર્ન હવે આમાંની એક બાબત આ UWE એન્ટેનાની છે કે આ બધા આધુનિક એન્ટેના આવ્યા તે પહેલાં તેમને એક સમસ્યા હતી નીચી આવૃત્તિ પર તેઓ હંમેશા બોર સાઈટ મહત્તમ રેડિયેશન રાખે છે પરંતુ ચોક્કસ આવર્તન પછી તેઓ ટીલટીંગTiltingઝુકવાનું શરૂ કરે છે મુખ્ય બીમ ઝુકાવવાની શરૂઆત કરે છે પરંતુ આ એક તમે જોશો કે સમગ્ર બેન્ડમાં ત્યાં કોઈ ઝુકાવ નથી ત્યાં કોઈ ઝુકાવ નથી હવે તે ખરેખર બનાવે છે જે કંઇપણ ઈમ્પેડંસ બેન્ડવિડ્થ આખી બેન્ડવિડ્થ આપતી હતી તે ઉપયોગી ફ્લોર UWB એન્ટેના ન હોતી તો ત્યાં એક શબ્દ છે જેને ઉપયોગી બેન્ડવિડ્થ કહેવામાં આવે છે તો તે બહાર આવ્યું કે બધા પ્લાનર એન્ટેના UWB પ્લાનર એન્ટેના આનાથી સફરિંગ કરી રહ્યા હતા હવે આ એવું લાગે છે કે તે બનાવી શકાય છે અને તમે કેટલાક ડિરેક્ટર પણ મૂકી શકો છો જેની જગ્યાએ તમે ત્યાં વધુ લૂપ લગાવી શકો છો જેથી ડિરેક્ટરને તે પ્રકારની વસ્તુ મળે તો આ એક ફેબ્રીકેટેડ એન્ટેના લૂપ લોડ બોટાઈ છે આ વિવિધ ડિઝાઇન પરિમાણો છે અને આ ડિરેક્ટર સાથે છે આ રેડિયેશન પેટર્ન છે તમે જુઓ છો કે રેડિયેશન પેટર્ન વિવિધ ફ્રીક્વન્સીઝ પર બદલાતી રહે છે પરંતુ મહત્તમ કિરણોત્સર્ગ હંમેશા બોર સાઈટ પર હોય છે જેથી તે બતાવે છેકે તમે અહીં જુઓ છો કે આ બોટાઈ એન્ટેનાના વિવિધ દાવેદાર સૂચિબદ્ધ છે તમે જોયું છે કે બેન્ડવિડ્થ લાક્ષણિકતા 10 જેમ 1 છે 10 જેમ 1 નો અર્થ છે જો તમારી પાસે 500 મેગાહર્ટઝ છે તો તમારું લૂપ fL 500 છે અને તમારું fH 10 ગણો જેનો અર્થ 5 ગીગાહર્ટ્ઝ છે પરંતુ કમનસીબે તે RC લોડ કરેલ બોટાઈ છેજેની ઉપયોગી બેન્ડવિડ્થ છે 4 જેમ 1 છે કારણ કે તેનો અર્થ એ છે કે 2 ગીગાહર્ટ્ઝ પછી બીમ ઝુકવાની શરૂઆત થશે હવે તમે જુઓ છો કે અન્ય વિવિધ વસ્તુઓ પણ લોકો દ્વારા આવી છે આ વિવિધ સંદર્ભો છે તો જ્યાં લોકો આવ્યા છે 250 મેગાહર્ટઝ સુધી ગયા છે પરંતુ તમે જુઓ છો કે 3 જેમ 1 એ બેન્ડવિડ્થ હતી અને કદ પણ એક પરિબળ છે કારણ કે આ સિસ્ટમો માટે નાનું કદ સારું છે તો RC બોટાઈ તમને 10 જેમ 1 આપી શકે છે જેનું ઇનપુટ છે 5 જેમ 1 પરંતુ પછી જો તમે લેન્સ લગાવશો તો તે 5 જેમ 1 થી 7 જેમ 1 થાય છે તમે જુઓ અન્ય વસ્તુઓ વધુ કે ઓછી સમાન છે પરંતુ તમે જુઓ છો કે લૂપ બોટાઈ 500 મેગાહર્ટઝ 10 જેમ 1 થી બદલીને 11 જેમ 1 કરવામાં આવી છે એટલે કે બેન્ડવિડ્થ વધી રહી છે અને લૂપ બોટાઈ પ્લસ ડિરેક્ટર્સ તમે જોશો કે તે ગ્લોઅર થઈ રહ્યું છે અને તે પણ 13 જેમ 1 છે જે આજ સુધી પ્રાપ્ત કરેલું શ્રેષ્ઠ છે અને ઉપયોગી બેન્ડવિડ્થ પણ આ અવરોધ બેન્ડવિડ્થથી ભરેલી છે તો તે નોંધપાત્ર સુધારો છે અને આ ખૂબ જ સારી GPR એન્ટેના છે તો આશા છે કે આ સુવિધામાં ઘણી બધી એપ્લિકેશનો હશે તો આ સાથે આપણે વિવિધ UWB એન્ટેના તેને કેવી રીતે બનાવવું તેની વિવિધ લાક્ષણિકતાઓ જોયી છે અને આ સંશોધનનો સક્રિય ક્ષેત્ર છે આશા છે કે લોકો આ પછી વધુ સારી એન્ટેના લાવશે તો આ UWB એન્ટેનાથી આપણે દર્શાવ્યું છે કે તમે પલ્સને એક્સાઈટેસન આપી રહ્યા છો તે ચિત્ર આપીને તમે ખૂબ સાંકડી પલ્સ અથવા પિકોસેકન્ડ અવધિ આપી શકે છેઉપરાંત તમને રેડિયેટેડ સિગ્નલ પણ મળી રહ્યું છે તો ત્યાં કોઈ ડીસ્પર્સન નથી તો આ પ્રોમીસ્સિંગ વસ્તુઓ છે આશા છે કે તમારા લોકો પાસે પણ વધુ સારી રીતે એન્ટેના ડિઝાઇન હશે પરંતુ આપણે જે કંઈપણ જોયું તે બેઝિક્સ જે આ પ્રકારનાં એન્ટેનાની રચના કરે છે તે હતું તો આપણે આ લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ હવે પછીનાં લેક્ચરમાં આપણે જોઈશું કે એન્ટેનાની વિવિધ લાક્ષણિકતાઓ કેવી રીતે માપવી તો એન્ટેના માપન પર આપણે ત્યાં ધ્યાન કેન્દ્રિત કરીશું